હવે આપણે જુદા જુદા સમયે બહુવિધ સ્ત્રોતોના સ્વિચિંગ સાથેના ઉદાહરણ પર વિચાર કરીશું મૂળભૂત રીતે આપણે અગાઉ ચર્ચા કરેલા કોઈપણ કિસ્સાથી તે અલગ નથી પરંતુ તેમાં થોડું વધુ હિસાબી કામકાજ સામેલ છે હંમેશની જેમ સિંગલ કેપેસિટર પર જશે તેથી તે સહેજ વધુ જટિલ લાગે છે પરંતુ મૂળભૂતરીતે કેપેસિટર નો પણ ઉપયોગ કરી શકો છો અને એ ચકાસી શકો છો કે તેનો જવાબો બરાબર સરખો જ છે તેથી ચાલો મને આને Vs અને Is કહેવા દો મને હમણાં તેને ચલો તરીકે Vs ભાંગ્યા 2 Is ગુણ્યાં 1 કિલો Ω મળશે તેથી તે આ બનશે તેથી હવે જો તમે આનું મૂલ્યાંકન કરો તો Vs અમુક સમયે બદલાઈ રહ્યું હોય છે તે બીજા સમયે બદલાઈ રહ્યું હોય છે અને તે તેના જેવું હોય છે તેથી જો તમે આ સમગ્ર ઇનપુટ સુધી વધશે જે Vs ભાંગ્યા 2 હશે અને Is હજુ પણ 0 છે t 2 માઇક્રો સેકન્ડ સાથે છે જ્યાં સુધી ઇનપુટ્સ પર લાગુ થાય છે તે પહેલાની પ્રારંભિક સ્થિતિ 0 છે તે કંઈપણ હોઈ શકે છે પરંતુ ચાલો મને એ માનવા દો કે તે 0 છે તેથી પછી વળાંકના આ ભાગ માટે કે જ્યાં t 0 થી t 2 માઇક્રો સેકંડ આ હશે આપણે હજુ પણ સામાન્ય સ્વરૂપનો ઉપયોગ કરી શકીએ છીએ જે ઇન્ફિનિટી લાગુ કરવામાં આવે છે અને સમજવા માટે તે એક મહત્વપૂર્ણ વસ્તુ છે તેથી ઇન્ફિનિટી માં હજી અન્ય કોઈ ફેરફાર નથી તેથી આ માન્ય રહેશે અને આ તફાવત સ્ટેપ નું સંયોજન છે અને ક્યાં શું થાય છે તે નિર્દેશ કરે છે તેથી 0 નો આ Vc એવું નથી ધારતો કે તે અહીં t 0 છે તે જે પણ સ્ટેપ હશે તો રિસ્પોન્સ ની શરૂઆત કરો અને તેના માટે હલ કરો તેથી આ ભાગ માટેનો ઉકેલ 5 વોલ્ટ ની ખુબ નજીક પહોંચવા માટે ઘણા ઘણા સમય અચળાંક લે છે તેથી હવે તે આ વોલ્ટેજ ને લાગુ પડે છે તેથી આ બીજો ભાગ છે અને આ પહેલો ભાગ છે તેથી તે જ રીતે તમે ઘણા રેઝિસ્ટર ની સ્થિતિમાં ફેરફાર કરો છો ત્યારે સમય અચળાંક પણ બદલી શકે છે તેથી તમારે આ બધી બાબતોથી વાકેફ રહેવું પડશે પરંતુ દરેક સ્ટેપ અથવા વિદ્યુત પ્રવાહોને આ રીતે વ્યવસ્થિત રીતે હલ કરી શકો છો